બરાબર હવે પછી તમને આ બધાની સમજણ આપ્યા પછી તે સમીકરણ ૩૮ અને ૩૯ આપણે ફક્ત તેને વિભાજીત કરીશું મારો મતલબ કે મારો મતલબ એ છે કે જ્યારે પણ છેલ્લી બ્રાન્ચ આવે ત્યાંથી આગળ કોઈ અન્ય બ્રાંચો નથી તેથી બ્રાન્ચના લોસિસ ઉમેરવાનો કોઈ પ્રશ્ન નથી તેથી આ સમીકરણ જ્યારે 𝐵 𝑗𝑗 ≠ ૦ બરાબર એ જ રીતે મારો અર્થ ફક્ત આ કોષ્ટકમાંથી તમે જે કંઈપણ પહેલાં જોયું છે તે કોષ્ટક પરથી જ જોયું છે તે 𝐵𝑗𝑗 ની સાથે આપણે જોયું છે કે તમારી આ વસ્તુ કે જ્યારે 0 ની બરાબર નથી તમે લેશો કારણ કે કેટલીક બ્રાંચો ત્યાં આગળ હશે બરાબર અને જ્યારે તમે ફક્ત જુઓ કે જો તમારી પાસે આ આકૃતિ છે તો તે ફરી જુઓ જ્યારે B jj આ વસ્તુની બરાબર ૦ હોય તે નો અર્થ એ કે ત્યાં કોઈ બ્રાંચો નથી આનો અર્થ એ છે કે તે નોડનો લોડ નોડ દ્વારા આપવામાં આવે છે બરાબર તો તે પણ તમે જોઇ લીધું છે અને તે જ રીતે તમારી પાછલી આકૃતિ જો તમે તે જુઓ ઘડીક રાહ જોવો બરાબર ખાલી રાહ જોવો તે આકૃતિ બરાબર દેખાય છે અથવા કોઈ આકૃતિ લો તે વાંધો નથી ખાલી રાહ જોવો હવે તે આકૃતિ મેં ક્યાં રાખી છે તે કદાચ અહીં હશે ખાલી રાહ જોવો બરાબર આ આકૃતિ ત્યાં જ્યારે પણ કોઈ નોડ આવે છે ત્યારે બ્રાન્ચ પણ આવી રહી છે આ બ્રાન્ચ આગળ ની છેલ્લી બ્રાન્ચમાં ત્યાં કોઈ નોડ નથી તેનો અર્થ એ કે કુલ લોડ ઉદાહરણ માંથી નોડ ૯ પર 𝑃૯ 𝑃𝐿 ૯ અને 𝑄 ૯𝑄𝐿૯ એ જ રીતે અહીં પણ 𝑃૬𝑃𝐿૬ 𝑄૬𝑄𝐿૬ તેવી જ રીતે તમારી પાસે 𝑃૮𝑃𝐿૮ અને 𝑄૮𝑄𝐿૮ પણ છે બરાબર તેથી કોઈ બ્રાંચો નથી તેથી તે કિસ્સામાં લોસ નું પદ તે ગાણિતિક સમીકરણમાં નથી તેથી જ આ કિસ્સામાં શા માટે અહીં તમારે જો તે 𝐵𝑗𝑗≠0 છે તો તમે આ સમીકરણનો ઉપયોગ કરી શકો છો બરાબર આ ૩૮ અને ૩૯ સમીકરણો પરંતુ જ્યારે 𝐵𝑗𝑗0 લોસ નું પદ અસ્તિત્વમાં નથી જોકે તે એક જ પદ છે પહેલાં મે લખ્યું છે એ જ રીતે તે એક જ પદ છે તેનો અર્થ એ કે આ ૫૮ ૫૯ આગળ ઉદાહરણ તરીકે લખી શકાય બરાબર બ્રાન્ચ નંબર ગમે તે હોઈ શકે તે એક જ પદ છે કારણ કે જો તમે આ સર્કિટ જુઓ નોડ ૯ દ્વારા અપાયેલ કુલ લોડ તેનો અર્થ એ કે તે 𝑃𝐿૯ 𝑄૮𝑄𝐿૯ માત્ર એક જ પદ બરાબર તેનો અર્થ એ કે સિગ્માને બદલે આ મેં ફકત ગાણિતિક સમજણ લખેલી છે તો સિગ્માને બદલે આ એ જ રીતે એ એક જ પદ છે કારણ કે ત્યાં બ્રાંચો નથી આગળ તે તેથી સીગ્માને બદલે તમે સીધા જ આ ૨ સમીકરણોનો ઉપયોગ કરી શકો છો પરંતુ તમારા ગણિત માટે મેં હમણાં જ આ પદ ને છોડયું છે અને આ ૨ સિગ્મા મેં આ ૨ પદો લાવ્યો છુ હું તેને અહીં લાવ્યો છું પણ તે છે એક જ પદ તે માત્ર એક આંકડો છે તે પણ એક આં કડો છે તેથી તેથી જ મેં લખ્યું છે કે આ 𝑃𝑚૨ માટે ફક્ત જ્યારે 𝐵 𝑗𝑗 0 છે ત્યારે જ તે સામાન્ય વસ્તુ છે જ્યારે 𝐵𝑗𝑗0 તેનો અર્થ એ કે કોઈપણ બ્રાન્ચથી આગળ કોઈ બ્રાંચો નથી તેથી તે એક જ આંકડો છે પરંતુ તેનો અર્થ એ છે કે સિગ્મા કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ તેથી તે સીધુ હશે તમે તેનો ઉપયોગ કરી શકો છો તે એક જ પદ છે તેનો અર્થ એ છે કે આ જે કંઈ પણ છે તે મેં અહીં તમારા માટે લખ્યું છે તેથી ત્યાં કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ જે હું આશા રાખું છું કે તમે બધા સમજી ગયા છો બરાબર તેથી આ વિચાર છે કારણ કે જ્યારે તમે અલ્ગોરિધમને લખો છો ત્યારે આપણે આ સમીકરણો વાપરવા પડશે બરાબર જ્યાં લોડ ફ્લો એલ્ગોરિધમ બીજી પદ્ધતિ માટે હવે આકૃતિ 3 થી આપણે લખી શકીએ છીએ આનો અર્થ એ કે આ આકૃતિ છે બરાબર જરા ઊભા રહો અને હું દોરું છુ હું આકૃતિ 3 તમારા માટે દોરું છું આ તમારી આકૃતિ ૩ છે આ તમારો નોડ ૧ છે અને આ તમારો નોડ ૨ છે તેથી આ નોડ એક છે તે વોલ્ટેજ છે તમારી 𝑉૧ તીવ્રતા હતી એંગલ 𝛿૧ હતો આ નોડ ૨ છે તે વોલ્ટેજ 𝑉૨ હતો પછી એંગલ 𝛿૨ અને મારે તેને કૌંસમાં રાખવું જોઈએ આ નોડ ૨ દ્વારા અપાયેલ કુલ લોડ છે p૨𝑗𝑄૨ આ આ બ્રાન્ચમાંથી વહેતો કરંટ 𝐼૧ છે આ બ્રાન્ચ નો ઇમ્પીડન્સ છે આ ખરેખર આકૃતિ ૩ છે ક્યાંક મેં તેને અહીં મૂક્યું છે પરંતુ આ આકૃતિ 3 છે બરાબર તેથી પછી આ સમીકરણમાંથી આપણે લખી શકીએ આ સમીકરણ ૬૦ છે હવે બીજી બાબત એ છે કે તમે લોડ ફ્લો ના અધ્યયનમાંથી તમે અધ્યયન પર થી જાણો છો કે કોઈપણ બસ પાવર ઇન્જેક્શન હું તેથી આ લોડ 𝑃૨ લેગિંગ લોડ છે જે 𝑃૨ છે અને 𝑄૨ તે અહીં આ નોડ ૨ દ્વારા આપવામાં આવે છે અને કરંટ અહીં ખરેખર 𝐼૧ જાય છે બરાબર અને નોડ વોલ્ટેજ 𝑉૨ છે તેને તમે શું કહો 𝑉૨ કોંજ્યુગેટ જ્યારે તમે 𝑉૨ લખો છો જ્યારે આ રીતે લખો છો ફેઝરં ક્વોનટિટી છે તેનો અર્થ એ કે વોલ્ટેજ એંગલ એનો અર્થ એ કે તેથી આપણે લખી શકીએ છીએ કારણ કે આ નોડ દ્વારા આ અપાયેલ કુલ લોડ છે આ 𝑃૨ છે 𝑄૨ છે તેથી તે લોડ ફ્લો સમીકરણમાં તમે જાણો છો તેથી તે અથવા છે આ સમીકરણ ૬૧ છે આનો અર્થ એ કે આ બે સમીકરણ તમે ૬૦ અને ૬૧ મેળવો છો તેથી તમે સમીકરણ ૬૦ અને ૬૧ માંથી લખી રહ્યા છો કે હવે તમે ક્રોસ ગુણાકાર માટે જાઓ જો તમે આવું કરો છો તો તમે ક્રોસ ગુણાકાર માટે જાઓ છો અહીં હું તમારી સમજણ માટે લખી રહ્યો છું કે હમણાં જ મેં લખ્યું છે કે તેથી તેથી આ તમે તેને અહીં બનાવ્યું છે ક્રોસ ગુણાકાર માટે જાઓ પછી શું થશે જો તમે આને ક્રોસ ગુણાકાર કરો તો તે તમારું તો પછી તમે વિસ્તૃત કરો આને ગુણાકાર કરો તેથી આ છે આ સમીકરણ ૬૨ છે બરાબર તેથી ફક્ત તમે જ તમે શું કરો છો તમે વાસ્તવિક અને કાલ્પનિક ભાગને સમીકરણ ૬૨ થી અલગ કરો તો તેથી પછી વાસ્તવિક ભાગ છે અથવા આ સમીકરણ ૬૩ છે કારણ કે તમારે ડેલ્ટાવાળું પદને દૂર કરવું પડશે તે જ તે કાલ્પનિક ભાગ છે આ સમીકરણ ૬૪ છે તેથી તમે શું કરો છો સ્કેવર સમીકરણ ૬૩ અને ૬૪ છે અને તમે તેને ઉમેરો પછી શું થશે આ તમે કૃપા કરીને કરો તે જો તમે કરો છો તો તે થશે તેનો અર્થ એ કે આ સમીકરણમાં ખરેખર ૪ ઉકેલો છે કારણ કે તે ચાર પાવરનું સમીકરણ છે અને જો તમે તે જોશો તો અને એનો અર્થ એ કે આ સમીકરણ મૂળભૂત નું કવાડ્રેટીક સમીકરણ છે કારણ કે ઉદાહરણ તરીકે જો તમે ધારો અને જો તમે લો તો પછી તે બનશે તેથી તેથી જ મેં સમીકરણ ૬૫ લખ્યું છે કારણ કે જ્યારે આ કોર્સમાં થોડુંક ચાલશે ત્યારે આપણે ડિસ્ટ્રિબ્યૂશન સિસ્ટમની વોલ્ટેજ સ્ટેબિલીટી વિશે થોડોક અભ્યાસ કરીશું તેથી તે સમયે આપણને આ સમીકરણની જરૂર છે તે વધુ લોડ ફ્લોમાં તેની ગણતરી કર્યા પછી સમજાવવામાં આવશે બરાબર તેથી સમીકરણ ૬૫ એ સીધો ઉકેલ છે અને તે તબક્કો ફેઝ એંગલ પર આધારીત નથી આ સમીકરણ ફેઝ એંગલથી સ્વતંત્ર છે અને જે સમસ્યા નિર્માણને સરળ બનાવે છે જ્યાં સુધી ત્રિકોણમિતિ પદ નથી અને તે તીવ્રતા છે ફક્ત વસ્તુઓ સરળ છે બરાબર ડિસ્ટ્રિબ્યૂશન સિસ્ટમમાં મેં તમને અગાઉ પણ કહ્યું હતું પરંતુ અહીં મેં એક ડિસ્ટ્રિબ્યૂશન સિસ્ટમ માટે લખ્યું છે કે વોલ્ટેજ એંગલ એટલા મહત્વના નથી કારણ કે વાસ્તવમાં વોલ્ટેજ એંગલમાં ફેરફાર સબસ્ટેશનથી આકૃતિના સાવ છેડે સુધીનો આંકડો ખૂબ થોડા ડિગ્રી છે ૨ થી ૩ ડિગ્રીથી વધારે હશે નહીં મારો અર્થ એ કે ખૂબ જ નાનો છે બરાબર અને એ પણ નોંધ લો કે ના ૨ ઉકેલોમાંથી કારણ કે મેં તમને કહ્યું હતું કે આ સમીકરણ ખરેખર નું ક્વાડ્રેટીક સમીકરણ છે કારણ કે તે છે તે છે તે નું એક ક્વાડ્રેટીક સમીકરણ છે થોડું વધારે સમજવવામાં આવશે વોલ્ટેજ સ્ટેબીલીટી અધ્યયન દરમિયાન બરાબર તેથી તે નોંધો ના ફક્ત ૨ ઉકેલો છે ક્વાડ્રેટીક સમીકરણના ઉકેલનો વર્ગમૂળનો ખાલી પોજિટિવ સાઇન વાળો ઉકેલ લીધો છે તે એક વાસ્તવિક મૂલ્ય આપે છે ની તીવ્રતા ના નિરાકરણ કરતી વખતે તે જ લાગુ પડે છે તેથી તેથી આ સમીકરણમાં આ ૪ ઉકેલોમાંથી ૩ ઉકેલો શક્ય નથી બરાબર ફક્ત એક જ ઉકેલ શક્ય છે વાસ્તવિક અને આ તે છે જે આપણે આપ્યું હતું તેથી અહીં તે કંઈક આવું છે હું સુચવું છું કે આ છે મેં અંતિમ સમીકરણ લખ્યું છે બધું બરાબર છે હું સુચવું છું કે કૃપા કરીને આ સમીકરણમાંથી તમે કૃપા કરીને આ ઉકેલો ફક્ત આના માટે જ મેળવો તમને ૪ મળશે પરંતુ તમને આ મળે છે આ એકમાત્ર વાસ્તવિક છે અને મેં અહીં પણ લખ્યું છે અહીં પણ લખ્યું છે તેથી આ 𝑉૨ માટે સમાન છે કે આ બ્રાન્ચ ૧ની ઇલેક્ટ્રિકલ સમકક્ષ છે તેવી જ રીતે 𝑉૨ મેળવાશે તમે 𝑉૨ને જાણો પછી 𝑉૩ માટે પણ તે જ સમીકરણ આપણને મળશે તેથી તમે આનાથી શું કરશો ફક્ત આપણે તેને બનાવવાનો પ્રયત્ન કર્યો જેને તમે શું કહો છો તે સર્વસામાન્ય સમીકરણ છે સામાન્ય સમીકરણ એટલે કે આ બ્રાન્ચ ૧ માટે છે 𝑗𝑗૧ તે નો અર્થ 𝑚૨𝐼𝑅𝑗𝑗𝐼𝑅૧ ૨ બરાબર તે છે આ ખરેખર 𝑚૨ રિસીવિંગ એન્ડ દ્વારા બદલાશે બરાબર અને આ તમારી બ્રાન્ચ ૧ છે આ બધુ એક 𝑟૧ 𝑥૧ આ ખરેખર તમારો 𝑟𝑗𝑗 𝑥 𝑗𝑗 બ્રાન્ચ છે અને જ્યારે પણ ૨ હોય ત્યાં તમે 𝑚૨ 𝑚૨𝐼𝑅𝑗𝑗 અને જ્યારે પણ મૂકશો ત્યાં 𝑉 હશે પરંતુ જ્યારે પણ તમે શું કહેશો જ્યારે વોલ્ટેજ 𝑉૧ હશે ત્યાં આપણે 𝑉𝑚૧ બનાવીશું કારણ કે સેંડિંગ એન્ડ રિસીવિંગ એન્ડ બરાબર પરંતુ જ્યારે 𝑃૨ થી 𝑄૨ લેશું જ્યાં 𝑚૨ દ્વારા બદલાશે તેથી જો તમે આવું કરો છો તો તમે ખરેખર જે લખી રહ્યા છો પહેલા તે સામાન્ય હોઈ શકે છે તે સામાન્ય સ્વરૂપમાં લખી શકાય છે કહો તીવ્રતા આ સમીકરણ ૬૭ છે આનો અર્થ એ છે કે આ સમીકરણ આ સમીકરણ જો તમે હું ફકત બનાવું છુ તો તે ફક્ત તે કેવી રીતે બનાવું છુ તે જોવો પ્રથમ આ સમીકરણ તમારું આ એક છે બરાબર ઉદાહરણ તરીકે આ પદ આ પદ જો તમે ધારો 𝐴 લખો તો કહો બ્રાન્ચ ૧ આ કિસ્સામાં તમે શું કરી શકો તમે બદલો કારણ કે આપણે જાણીએ છીએ 𝑚૧𝐼𝑆𝑗𝑗𝐼𝑆૧૧ તેનો અર્થ એ કે આ 𝑉૧ આપણે યોગ્ય લઈ રહ્યા છીએ અને 𝑚૨ 𝐼𝑅 𝑗𝑗 𝐼𝑅 ૧ ૨ બરાબર તેનો અર્થ એ કે આ બધુ એક જો તેના દ્વારા જો તમે બદલો તમે શું કહેશો 𝑗𝑗 એનો અર્થ એ છે કે આ એક સામાન્ય છે તેથી જ હું અહીં એમ ધારીને લખું છું કે સમીકરણ ૬૮ તેનો અર્થ એ છે કે મેં તમને અહીં જે બતાવ્યું છે કે હું કેવી રીતે લખી રહ્યો છું બરાબર એ જ રીતે જો તે આવું છે તો પછી આ પદ ત્યાં વર્ગ હશે પછી 𝐷 𝑗𝑗 તેનો અર્થ એ કે આ સમીકરણ આપણે અહીં લખી રહ્યા છીએ આ તમારું D𝑗𝑗 છે તમારી સમજણ માટે અહીં D ૧ કહો અમે અહીં લખી રહ્યા છીએ

જો હવે આપણે તેને સામાન્ય બનાવતા હોઈએ તો તેથી ૧ ને બદલે આપણે 𝑗𝑗 કરીએ અને ૧ ને બદલે આ તો આ મારું 𝐷𝑗𝑗 છે તેથી તેથી જ તમારુ તેથી આ શા માટે આ આખા ના અર્ધા ઘાત છે આ સમીકરણ ૬૭ છે ત્યાં કોઈ મૂંઝવણ નથી બરાબર ત્યાં કોઈ મૂંઝવણ રહેશે નહીં તેથી તેથી જ સામાન્ય એક આ સમીકરણ ૬૯ છે જ્યાં 𝑗𝑗 બ્રાન્ચ ક્રમાંક છે 𝑚૧ 𝑚૨ તમે જાણો છો બધા કોષ્ટકો આપેલા છે સેંડિંગ અને રિસીવિંગ એન્ડ નોડો અનુક્રમે બરાબર જ્યાં 𝑚૧ 𝐼𝑆𝑗𝑗 𝑚૨ 𝐼𝑅 𝑗𝑗 આગળ એક બ્રાન્ચમાં રિયલ અને રિએક્ટિવ પાવર લોસ આ દ્વારા આપી શકાય છે બરાબર એ જ રીતે આ સમીકરણ ૭૦ ૭૧ આ લોસના સમીકરણ કેવી રીતે ફરીથી આવી રહ્યા છે ફરીથી તમે ફરીથી તે જ બ્રાન્ચ ૧ ને ધ્યાનમાં લો ૧ આકૃતિ મને તે તમારા માટે દોરુ છુ બરાબર આ ફરીથી હું બ્રાન્ચ ૧ ની સમાન ઇલેક્ટ્રિકલ સમકક્ષને દોરું છું માની લો કે આ તમારી બ્રાન્ચ છે આ ૧ છે આ ૨ છે આ નોડ દ્વારા અપાયેલ કુલ લોડ 𝑃૨𝑗𝑄૨ છે બરાબર આ બ્રાન્ચનો ઇમ્પીડન્સ 𝑟૧𝑗𝑥૧ બરાબર અને આ બ્રાન્ચમાંથી વહેતો કરંટ તમારો 𝐼૧ છે જે આપણે જોયું છે બરાબર અને આનો વોલ્ટેજ તે |𝑉૧|∠𝛿૧ છે અને આ |𝑉૨|∠𝛿૨ છે બરાબર હવે પ્રશ્ન એ છે કે પછી કરંટનું સમીકરણ શું છે તે જાણો 𝑃૨−𝑗𝑄૨𝑉∗૨𝐼૧ બરાબર તો તેનો અર્થ એ કે બરાબર તો જો આ બંને બાજુની તીવ્રતા જો તમે લેશો જો તમે મોડ લેશો તો તે હશે હવે તે છે જો તમે આ બંને બાજુનો વર્ગ લો તો પછી તે હશે હવે બંને બાજુ ગુણાકાર કરો આ તમારો આ બ્રાન્ચનો અવરોધ 𝑟૧ છે આ તમારી બંને બાજુની આ વસ્તુ હશે આ એક એ જ રીતે જો તમે આ સમીકરણને બંને બાજુથી ગુણાકાર કરો તો તમે બંને બાજુ વર્ગ લો પછી તેથી આ રિયલ પાવર લોસ છે 𝑃𝑙𝑜𝑠𝑠૧ અને આ રિએક્ટિવ પાવર લોસ છે હવે તે બ્રાન્ચ ૧ ની બદલે સામાન્ય કરી શકાય છે તેથી તમે જાણો છો કે રિસીવિંગ એન્ડ નોડ 𝑚૨𝐼𝑅𝑗𝑗 અને 𝑗𝑗 ૧ છે પરંતુ તેને સામાન્ય બનાવવો તેથી ૧ ને બદલે 𝑗𝑗 અને ૨ ને બદલે 𝑚૨ તેથી બરાબર

એ જ રીતે આ સમીકરણ ૭૩ છે હવે જો તમે 𝑗𝑗૧ ૨ નોડ બ્રાંચોની સંખ્યા અને જો સેટ કરેલ હોય તો 𝑚૧𝐼𝑆𝑗𝑗 અને 𝑚૨𝐼𝑅𝑗𝑗 તેથી તમારા બધા નોડો બધી બ્રાંચના લોસિસ તમે સરળતાથી ગણી શકશો જો તમારા બધા તમારા 𝑉𝑚૨𝑃𝑚૨𝑄𝑚૨ બધા તમારા માટે જાણીતા છે તો આ ખરેખર લોસની ગણતરી છે કે કોઈ તેને કેવી રીતે કરી શકે બરાબર તેથી જ્યારે પણ આપણે આવી વસ્તુ બનાવીએ છીએ તેથી આ સેંડિંગ અને રિસીવિંગ એન્ડ તેથી ખરેખર 𝑚૧𝐼𝑆𝑗𝑗 બરાબર સામાન્ય રીતે જો તમે કોઈપણ બ્રાન્ચની ઇલેક્ટ્રિકલ સમકક્ષ ને ધ્યાનમાં લો છો તો 𝑗𝑗૧ તે તમારા માટે બનાવું છુ તમે તેને ૧ અથવા ૨ ની જગ્યાએ ઇલેક્ટ્રિકલ સમકક્ષ ઇલેક્ટ્રિકલ સમકક્ષ અથવા કંઈપણ કહો છો અથવા તે બ્રાન્ચ 𝑗𝑗 છે જો તેવું છે તો પછી તમે આ આકૃતિને આ બાજુ બનાવો બરાબર આ તમારો બ્રાન્ચ ક્રમાંક છે આ તમારી બ્રાન્ચ 𝑗𝑗 છે આ બ્રાન્ચ 𝑗𝑗 છે ૧ ૨ ૩ નો પ્રશ્ન નથી સામાન્ય 𝑗𝑗 તેથી આ બાજુ સેંડિંગ એન્ડ નોડ 𝑚૧𝐼𝑆𝑗𝑗 છે અને રિસીવિંગ એન્ડ નોડ 𝑚૨𝐼𝑅𝑗𝑗 બરાબર સેંડિંગ એન્ડ બાજુના વોલ્ટેજ તે પછી હશે અને રિસીવિંગ એન્ડ બાજુના વોલ્ટેજ હશે અને આ બ્રાંચમાંથી વહેતો કરંટ આ બ્રાન્ચ 𝑗𝑗 તે આ 𝐼𝑗𝑗 હશે અને આ બ્રાન્ચ નો ઇમ્પીડન્સ પછી તે 𝑟𝑗𝑗𝑗𝑥𝑗𝑗 હશે અને આ નોડ દ્વારા અપાયેલ કુલ લોડ નોડ 𝑚૨ છે તેથી તે 𝑃𝑚૨𝑗𝑄𝑚૨ હશે બરાબર આનો અર્થ એ કે આ લોસ સમાન છે આ સામાન્ય વસ્તુ છે આ ખરેખર બ્રાન્ચ 𝑗𝑗 ની ઇલેક્ટ્રિકલ સમકક્ષ છે જ્યારે તે કહેશો પછી તમે 𝑚૧𝐼𝑆𝑗𝑗 લખો વોલ્ટેજ છે રિસીવિંગ એન્ડ 𝑚૨ 𝐼𝑅 𝑗𝑗 અને આ વસ્તુ છે અને તમે જાણો છો કે જે બધા બ્રાન્ચ ક્રમાંક તમે બનાવી રહ્યા છો તે પછી સેંડિંગ એન્ડ નોડ કોષ્ટક રિસીવિંગ એન્ડ કોષ્ટક તેથી દરેક 𝑗𝑗ના મૂલ્ય માટે તમે જાણતા હશો કે કઈ બ્રાન્ચ અને કેવી રીતે આની ગણતરી કરવી બરાબર તેથી તેથી જ આ અને આપવામાં આવ્યું છે તેથી આ કિસ્સામાં 𝑃૨ અને 𝑄૨ ને બદલે તમે બનાવો છો પછી તમે આ એક લોસ લો છો આ તમને આ મળશે આ એક સર્વસામાન્ય છે તેથી તેના 𝐼૨ના બદલે મેં બતાવ્યું છે અને આ લોસનું સમીકરણ છે સામાન્ય સમીકરણ અને આ કોઈપણ રેડિયલ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક માટે ખરેખર તમારી બ્રાન્ચ 𝑗𝑗 ની ઇલેક્ટ્રિકલ સમકક્ષ છે હું આશા રાખું છું કે તે સમજી શકાય તેવું છે જો તમારી પાસે કોઈ બાબત હોય ત્યારે તમે આ વ્યાખ્યાનમાંથી સાંભળશો તો તમારી પાસે કોઈ સ્પષ્ટતા હોય તો તમે પ્રશ્ન મંચમાં મૂકી શકો છો અથવા તમે મેઇલ પણ મોકલી શકો છો તો તમને જવાબ મળશે બરાબર તેથી શરૂઆતમાં તમારે જે કરવાનું છે તે આ પ્રકારના લોડ ફ્લો માટે છે તે આપણે તેને શું કહેશું આપણે ધારવું પડશે કે બધી બ્રાંચોના પ્રારંભિક અને ૦ છે બરાબર કારણ કે મારે શરૂઆતમાં તમારું અલ્ગોરિધમ શરૂ કરવું પડશે તેથી શરૂઆતમાં અને 0 રાખેલ છે અથવા બધા 𝑗𝑗 માટે અને નો પ્રારંભિક અંદાજ નોડ 𝑚૨ની આગળના બધા નોડમાંથી કેટલાક લોડ્સ વત્તા નોડ 𝑚૨ નો પોતાનો લોડ તેથી આ આપણે આ જોશું જ્યારે આપણે ઉદાહરણ લઈશું બરાબર ત્યારે આપણે આ જોશું તેથી જો શરૂઆતમાં તમારે અલ્ગોરિધમનો પ્રારંભ કરવો પડશે અને તમારે એમ માનવું પડશે કે પ્રારંભિક તમારો લોસ 0 હશે પરંતુ તે કિસ્સામાં ફ્લેટ વોલ્ટેજ પ્રારંભ થવાનો કોઈ પ્રશ્ન નથી ફક્ત સબસ્ટેશન વોલ્ટેજ 𝑉૧ ધારવામાં આવશે 𝑉૨ 𝑉૩ ની તીવ્રતા બધાની ગણતરી કરવામાં આવશે તેથી બીજી પદ્ધતિમાં ફ્લેટ વોલ્ટેજથી પ્રારંભ થવાનો કોઈ પ્રશ્ન નથી બરાબર તેથી આ તે છે જેને તમે તમારી બીજી પદ્ધતિ કહો છો તેથી બે લોડ ફ્લો સ્ટડીઝ બરાબર આ બે લોડ ફ્લો સ્ટડીઝ રીત ૧ અને રીત ૨ માંથી રીત ૧ બરાબર રીત ૧ અને રીત ૨ ખરેખર તેને ઘણીવાર આપણે કહી શકીએ છીએ કે તે પાછળ આગળની બદલવાની પદ્ધતિ છે બરાબર પરંતુ ૨ રીતો આપવામાં આવી છે તેથી પ્રથમ રીત જે આપણે અધ્યયન કરી છે બરાબર તેથી તે કિસ્સામાં આપણે પ્રથમ શું કરી રહ્યા છીએ કે આપણે પ્રારંભિક આપણે ફ્લેટ વોલ્ટેજ શરૂઆત માટે જઇ રહ્યા છીએ અને ફ્લેટ વોલ્ટેજના પ્રારંભિક ઉપર થી લોડ કરંટ શોધવાનો પ્રયત્ન કરીશું એકવાર બધો લોડ કરંટ જાણી લઈએ આપણે બ્રાન્ચ કરંટની ગણતરી કરીશું અને જ્યારે બ્રાન્ચ કરંટો ગણાય જશે આપણે સેંડિંગ અને રિસીવિંગ એન્ડ બંને ના સંબંધ માટે લગભગ પુનરાવર્તિત સંબંધ મેળવાનો પ્રયત્ન કરીશું બરાબર તેથી કે તમારી પ્રથમ રીત આપણે તેને કરી રહ્યાં છીએ તેથી તે મુજબ આપણે ઇટરેશન પછી ઇટરેશન ના ઉદાહરણો આપણે પછી જોઈશું બરાબર અને બીજી રીત ના કિસ્સામાં આપણે જે કરી રહ્યા છીએ તે હકીકતમાં આપણે બધી બ્રાંચોના લોસિસ ને 0 ધારી રહ્યા છીએ તેથી શરૂઆતમાં તમારે દરેક નોડ દ્વારા અપાયેલ કુલ લોડ્સ દરેક નોડ દ્વારા અપાયેલ રિયલ અને રિએક્ટિવ પાવર લોડ અને તેના આધારે તેના પર આપણે શોધવા પ્રયત્ન કરીશું સબસ્ટેશન વોલ્ટેજ સબસ્ટેશન એક સ્લેક બસ છે તેથી સબસ્ટેશનના વોલ્ટેજ જાણીતા છે અને તેમાંથી આપણે નોડ વોલ્ટેજ શોધવા માટે પ્રયત્ન કરીશું 𝑉૨ની તીવ્રતા અલબત જ્યારે વોલ્ટેજ 𝑉૨ ની તીવ્રતા જાણીતી હશે પછી ફરી આ સંબંધમાંથી આપણે વોલ્ટેજ 𝑉૩ શોધવા પ્રયત્ન કરીશું અને તેથી આગળ તેથી બીજી રીતમાં ફ્લેટ વોલ્ટેજ પ્રારંભ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી ફકત પ્રારંભિક લોસ ૦ લેવા માં આવશે અને પરંતુ આ કિસ્સામાં પ્રથમ વોલ્ટ પ્રથમ રીત આપણે ગણતરી કરવી પડશે તમે શું કહો છો તે આપણે ફ્લેટ વોલ્ટેજના પ્રારંભની જરૂર છે પ્રથમ રીતમાં કોમ્પ્લેક્ષ આંકડા શામેલ છે કારણ કે તે લોડ કરંટ ગણતરી બ્રાન્ચ કરંટ વોલ્ટેજ બધા કોમ્પ્લેક્ષ આંકડા સામેલ છે તેથી પ્રથમ રીતમાં સરળતાથી તમે વોલ્ટેજ એંગલ મેળવી શકો છો જોકે એંગલમાં બદલાવ ખૂબ ઓછો છે બીજી રીતમાં પણ તેમાથી તે ગાણિતિક ડેરીવેશન એંગલના સમીકરણમાંથી પણ મેળવી શકાય છે કેટલાક પુનરાવર્તિત સંબંધો મેળવી શકાય છે પરંતુ બીજી રીત જે ડિસ્ટ્રિબ્યૂશન સિસ્ટમ માટે વોલ્ટેજ એંગલ્સ સબસ્ટેશનથી આકૃતિના છેલ્લા એન્ડ સુધી નોંધપાત્ર રીતે ભિન્ન નથી જો તમે વાસ્તવિક સમસ્યાને બરાબર ધ્યાનમાં લો તો તે ભાગ્યે જ ૨ ૩ ડિગ્રી હશે બરાબર તેથી તે કિસ્સામાં બીજા વોલ્ટેજની તીવ્રતા અને પાવર લોસ ની ચિંતા છે તેથી સરળતાથી મેળવી શકાય છે તમારો ખૂબ ખૂબ આભાર આ પછી અમે અલ્ગોરિધમ પર આવીશું